એમપીપીટી એટલે શું એમપીપીટીનો ખ્યાલ શું છે તેથી આપણે તે હમણાં જ કરીશું એમપીપીટી એટલે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ તેથી એમપીપીટી આનો અર્થ શું છે ફોટોવોલ્ટેઇક મોડ્યુલોના કિસ્સામાં જુઓ કોઈ પણ સમયે કોઈ એક પોઈન્ટએ એક ઓપરેટિંગ પોઇન્ટ છે જ્યાં મહત્તમ પાવર ખેંચી શકાય છે તેથી આપણે આ પોઈન્ટને શોધવાની જરૂર છે આ પોઈન્ટને ટ્રેક કરો અને જુઓ કે એમપીપીટી મોડ્યુલનો ઓપરેટિંગ પોઈન્ટ હંમેશાં તે પોઈન્ટની નજીક અને તેની આસપાસ ફરતે રહે છે આ કરવાની પ્રક્રિયા હંમેશાં મહત્તમ પાવર પોઇન્ટ પર પીવી પેનલ્સના ઓપરેટિંગ પોઇન્ટને જાળવવાનો પ્રયાસ કરે છે જેને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કહેવામાં આવે છે આ સરળ સર્કિટનો વિચાર કરો અમારી પાસે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ એક સરળ લોડ R0 સરળ રેઝિસ્ટિવ લોડ R0 R0 એ એક બદલાતો અવરોધ છે હવે જ્યારે આપણે R0 ને ટૂંકા વર્ચ્યુઅલ વાસ્તવિક શોર્ટ સર્કિટ 0 થી ઓપન સર્કિટમાં ફેરવીએ છીએ ત્યારે શું થાય છે આપણે જોઈ શકીએ છીએ કે પીવી પેનલની IV લાક્ષણિકતામાં આપણે અહીં Vને માપીએ છીએ અને હું અહીં અને પછી આપણે પ્લોટ રચ્યું છે Vને x અક્ષ પર I ને y અક્ષ પર પ્લોટ કરો આ પીવી પેનલના આશરે IV વળાંક છે આપણે અહીં આ લાઈન જોઈ શકીએ છીએ આ લાઈન જેના પર હું દોરું છું હું માઉસને હવે સાથે ખસેડી રહ્યો છું જેને લોડ રેખા કહે છે અમે સપ્તાહ 2 માં આ લોડ રેખાની ચર્ચા કરી છે તમે તેનો સંદર્ભ લઈ શકો છો હવે આ લોડ રેખા I ∆V ગુણોત્તર સિવાય બીજું કંઇ નથી જે 1 R0 છે તેથી જો હું આ લોડ રેખાને x અક્ષ સાથે ખસેડું છું તો તે રેખાનો ઢાળ 0 છે તેથી R0 અનંત હોવું જોઈએ જેનો અર્થ છે કે આ ટર્મિનલોની તરફ ઓપન સર્કિટ છે એ જ રીતે જો આપણે લોડ રેખાને ફેરવો કે જેમ કે ઢાળ અનંત છે અને y અક્ષ સાથે સંરેખિત થાય છે તો ઓપરેટિંગ પોઇન્ટ R0 ને શોર્ટ સર્કિટ તરીકે રજૂ કરે છે R0 એ 0 ની બરાબર છે તેથી કોઈપણ મનસ્વી ઓપરેટિંગ પોઇન્ટ માટે હું તેને આના જેવું રાખીશ અને આ ઓપરેટિંગ પોઇન્ટ દોરવામાં આવી રહી છે તે મહત્તમ પાવરનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ હવે આ સુધારેલા આંકડા પર વિચાર કરો RT એ આ ટર્મિનલની તરફ જોવા મળેલો અવરોધ છે પીવી મોડ્યુલ બાજુથી જોવામાં આવે છે તેથી અહીંથી જોતા ટર્મિનલ અવરોધને RT કહેવામાં આવે છે અને તે જ હું લોડ રેખા માટે વાપરી રહ્યો છું તેથી આ લોડ રેખા છે જેમાં એડમીટન્સ 1 RT છે હવે આ ખાસ પીવી પેનલની આ IV લાક્ષણિકતા ચાલો કહીએ કે આના જેવું છે અને IV લાક્ષણિકતા સાથે લોડ રેખા 1 RT રેખાના આંતરછેદનો પોઈન્ટ એ ઓપરેટિંગ પોઈન્ટ છે ચાલો હવે આ તરફ ચાલો પાવર વળાંકને સુપરપોઝ કરીએ પાવર P વિરુદ્ધ V છે તેથી આ P વિરુદ્ધ V વળાંક છે આપણે આ પહેલા જોયું છે તેથી હું ફક્ત આ આકૃતિમાં આ પાવર વળાંકને રજૂ કરી રહ્યો છું હવે અહીં ક્યાંક મહત્તમ પાવર પોઇન્ટ છે તેથી તે ટેકરી તરફ સ્પર્શ કરનાર કે જે પાવર પોઇન્ટ હશે તેથી આપણે તેને Pm તરીકે જોઈશું અને ચાલો હું અહીં x ની નિશાનીથી ટોચની પાવરને ચિહ્નિત કરું જો તમે તે રેખાને સીધા મહત્તમ પાવર પોઇન્ટથી દોરો છો અને તે IV લાક્ષણિકતાને છેદી છે તેથી y ઇન્ટરસેપ્ટ શું છે તેને Im કહેવામાં આવે છે જ્યાં પણ x ઇન્ટરસેપ્ટ છે તેને Vm કહેવામાં આવે છે તેથી Vm એ મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ પરનો વોલ્ટેજ છે Im મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ પર કરંટ છે Vm ગુણ્યા Im એ Pm હશે તેથી આ ઓપરેટિંગ પોઇન્ટ હશે આ તે દેખાશે મહત્તમ પાવર પર ઓપરેટિંગ પોઇન્ટ હશે જો લોડ રેખાને ઓપરેટિંગ પોઇન્ટથી જમણી બાજુ ખસેડવામાં આવે છે જે અહીં બતાવ્યા પ્રમાણે મહત્તમ પાવર પોઇન્ટને રજૂ કરે છે જેનો અર્થ છે કે ઢાળમાં ઘટાડો થયો છે તે RT વધ્યો છે RT વધ્યો છે તે સૂચવે છે કે R0 વધ્યો છે તે ઓપન સર્કિટ તરફ વધુ ગયો છે અને આ ઓપરેટિંગ પોઈન્ટ છે જ્યાં લોડ રેખા IV વળાંક સાથે છેદે છે તમે જુઓ છો y ઇન્ટરસેપ્ટ એક મનસ્વી I છે x ઇન્ટરસેપ્ટ એક મનસ્વી V છે અને P વળાંક અથવા પાવર વળાંક સાથે આંતરછેદ અહીં બતાવ્યા પ્રમાણે X છે અને તે મહત્તમ પાવર પોઇન્ટથી ઘણું દૂર છે તેથી આ ઓપરેટિંગ પોઇન્ટ પીવી પેનલથી મહત્તમ પાવર ખેંચતો નથી તે પીવી પેનલ કરતા ઘણી ઓછી પાવર ખેંચે છે જો આપણે લોડ રેખાને ડાબી તરફ સ્થાનાંતરિત કરીએ છીએ જે સૂચવે છે કે RT ઘટાડો થયો છે RT ઘટાડો થાય છે એટલે કે R0માં ઘટાડો થયો છે તે શોર્ટ સર્કિટ તરફ જઈ રહ્યો છે તેથી આવા કિસ્સામાં તમે પણ જોશો કે y ઇન્ટરસેપ્ટ શોર્ટ સર્કીટ કરંટ ની નજીક છે x ઇન્ટરસેપ્ટ V છે કેટલાક મનસ્વી વોલ્ટેજ V અને તે કાપી નાખે છે અને ઊભી લીટી નીચે પડે છે અને પાવર વળાંક vat ને આ પોઈન્ટ X પર છેદે છે અને તમે જુઓ છો કે આ ઓપરેટિંગ આ ઓપરેટિંગ પોઈન્ટ એ પાવરમાં પરિણમે છે જે મહત્તમ પાવર કરતા ઓછી છે તેથી તે ફક્ત આ ઓપરેટિંગ પોઇન્ટ પર જ તમે જોશો કે પીવી પેનલ પર દોરેલ પાવર મહત્તમ છે હું કહી દઉં કે આ ઓપરેટિંગ પોઇન્ટ પીવી પેનલમાંથી મહત્તમ પાવર પોઇન્ટ ને શોધે છે અથવા તેની મહત્તમ પાવરને ખેંચી રહ્યું છે તેથી હવે અમારું કાર્ય એ જોવાનું છે કે લોડ રેખા હંમેશાં આ પોઈન્ટની આસપાસ હોય છે જેમ મહત્તમ પાવર હંમેશા દોરવામાં આવે છે હવે સમસ્યા ઊભી થાય છે જો R0 બદલાય જો R0 બદલાય તો આ લોડ રેખાને ક્યાં તો જમણે અથવા ડાબે બદલવી પડશે તો લોડ રેખા ઢાળ ક્યાં તો વધશે અથવા ઘટાડો થશે જો તે થાય છે તો પછી જોયું તેમ અનુરૂપ મહત્તમ પાવર પોઇન્ટ ઓછું થશે તો પછી તે કિસ્સામાં આપણે હજી પણ ઓપરેટિંગ પોઈન્ટને આ પોઈન્ટ પર કેવી રીતે જાળવી શકીએ છીએ જેમ કે અહીં દર્શાવ્યું છે કે દર્શાવેલી પાવર મહત્તમ છે તેના માટે આપણે અહીં ઇન્ટરફેસ પાવર ઇન્ટરફેસ રજૂ કરવાની જરૂર છે હવે તે પાવર ઇન્ટરફેસનું કામ એ જોવાનું છે કે RT હંમેશાં આ ઓપરેટિંગ પોઈન્ટ પર હોય છે જે કંઈપણ R0 ની કિંમત હોઈ શકે છે તેને પાવર ઇન્ટરફેસ કહેવામાં આવે છે તે ડીસી ડીસી કન્વર્ટર હોઈ શકે છે તેમાં કંટ્રોલ ઇનપુટ હોવું જરૂરી છે કંટ્રોલ ઇનપુટ સાથેના પાવર ઇન્ટરફેસનું કામ નીચે મુજબ છે જો R0 બદલાય છે કંટ્રોલ ઇનપુટ ની આપણે એવી સારવાર કરવી જોઈએ કે પાવર ઇન્ટરફેસનો ઇનપુટ અવરોધ જે RT સમાન છે તે અચળ જળવાઈ રહે તેથી ઇનપુટ અવરોધ નિયમિત થવો જોઈએ તેથી R0 નું મૂલ્ય ગમે તે હોઈ શકે છે કંટ્રોલ ઇનપુટ R0 માં સ્વીંગ એ રીતે બદલાવું જોઈએ કે આ પાવર ઇન્ટરફેસ બ્લોકનો ઇનપુટ અવરોધ અચળ બને છે આવા કિસ્સામાં પીટી મોડ્યુલમાંથી જોયું તેમ RT ટર્મિનલ અવરોધએ R0 ના મૂલ્યને ધ્યાનમાં લીધા વગર નિશ્ચિત અથવા અચળ રહેશે આવા કિસ્સામાં જેમ કે પીવી મોડ્યુલ RT જોઈ રહ્યું છે અને તે નિશ્ચિત છે અને તેથી આ લોડ રેખા નિશ્ચિત કરવામાં આવશે અને લોડ રેખા તેને જોશે કે પીવી પેનલ દ્વારા મહત્તમ પાવર દોરવામાં આવી રહી છે તેથી આને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કહેવામાં આવે છે અને જો તમે પીવી મોડ્યુલને સંપૂર્ણ હદ સુધી વાપરવા માંગતા હોવ તો આ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગની આ વિભાવના ખૂબ જ નિર્ણાયક છે કોઈ કેવી રીતે કંટ્રોલ ઇનપુટ આપે છે હવે ત્યાં જ આપણે થોડી સંવેદનાની જરૂર છે અને ત્યારબાદ આપણે તેને કંટ્રોલર દ્વારા પસાર કરવાની જરૂર છે અને કંટ્રોલ ઇનપુટ એવી રીતે આપવું જોઈએ કે RT કંટ્રોલ થાય અને બદલાતા R0 ને અચળ રાખવામાં આવે આપણે જોઈએ કે કંટ્રોલ મિકેનિઝમ્સના વિવિધ પ્રકારો કયા છે જે આપણે આ કંટ્રોલ ઇનપુટ પર લાગુ કરી શકીએ છીએ પાવર ઇંટરફેસ સાથે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પધ્ધતિને ધ્યાનમાં લો ઇનપુટ અવરોધ RT એ ફોટોવોલ્ટેઇક મોડ્યુલ પરનો ટર્મિનલ અવરોધ પણ છે R0 R0 એ એપ્લિકેશનનો લોડ છે જે તમારા કંટ્રોલ હેઠળ નથી એક ડીસી એપ્લિકેશન માટે પાવર ઇન્ટરફેસ છે જ્યાં આઉટપુટ લોડને ડીસી વોલ્ટેજની જરૂર હોય છે અમે ડીસી ડીસી કન્વર્ટરનો ઉપયોગ કરીશું જેમાં કંટ્રોલ ઇનપુટ છે અને ડીસી ડીસી કન્વર્ટર માટેનું કંટ્રોલ ઇનપુટ ડ્યુટી ચક્ર D છે અને તે કંટ્રોલ ઇનપુટ છે ડીસી ડીસી કન્વર્ટર એ કોઈપણ પધ્ધતિ હોઈ શકે છે કે જેનાથી તમે પરિચિત છો તમારી પાસે આઈસોલેટેડ નોન આઈસોલેટેડ પધ્ધતિ છે નોન આઈસોલેટેડ માં અમારી પાસે પ્રાથમિક પધ્ધતિ છે કે બૂસ્ટ સ્ટેપ અપ બક કન્વર્ટર સ્ટેપ ડાઉન કન્વર્ટર બક બૂસ્ટ કન્વર્ટર અને આઇસોલેટેડ પધ્ધતિ તમે કદાચ ફ્લાય બેક કન્વર્ટર ફોરવર્ડ કન્વર્ટર પુશ પુલ હાલ્ફ બ્રીજ કન્વર્ટર ફૂલ બ્રીજ કન્વર્ટર અને બીજા ઘણા બધા વાપર્યા છે તેથી આ બધા કન્વર્ટર અને અન્ય કોઈપણ કન્વર્ટર કે જે તમે વાપરો છો તમારી એપ્લિકેશનની માંગ છે તમે તેનો યોગ્ય રીતે પાવર ઇન્ટરફેસ તરીકે ઉપયોગ કરી શકો છો જેથી ડ્યુટી ચક્ર ને કંટ્રોલ થાય તો ઇનપુટ અવરોધને કંટ્રોલ કરવા માટે સક્ષમ હોવું જોઈએ અને તેથી ટર્મિનલ અવરોધ ને ફોટોવોલ્ટેઇક મોડ્યુલ દ્વારા જોઈ શકાય છે જો એપ્લિકેશન એસી એપ્લિકેશન હોય તો તે લોડ એસી વોલ્ટેજની માંગ કરે છે તો તમારે ડીસીથી એસી કન્વર્ટર અથવા ઇન્વર્ટરની જરૂર પડે છે અને તેમાં પણ કંટ્રોલ ઇનપુટ હોવું જરૂરી છે જ્યાં ડ્યુટી ચક્ર આવે છે અને આપણે તે પણ જોશું કે એસી વોલ્ટેજ માંગતા લોડ માટે અમે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કેવી રીતે કરીએ છીએ ચાલો જોઈએ કે ડીસી ડીસી કન્વર્ટરને આપણે સામાન્ય રીતે આ કંટ્રોલ ઇનપુટ કેવી રીતે આપીએ છીએ કે જેથી RT કંટ્રોલ થાય છે તેથી આપણે બે વસ્તુઓ માપવાની જરૂર છે એક ફોટોવોલ્ટેઇક મોડ્યુલની તરફનો વોલ્ટેજ છે બીજો તે કરંટ છે જે ફોટોવોલ્ટેઇક મોડ્યુલમાંથી વહે છે તેથી મૂળભૂત રીતે સ્રોત પીવી સ્રોત વોલ્ટેજ અને કરંટ ટર્મિનલ વોલ્ટેજ અને કરંટ છે હવે આ બંને ઇનપુટની જરૂર છે જેથી યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવે તેની પ્રક્રિયા કરવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ છે અમે તે પછીથી ચર્ચા કરીશું અને તે પછી તેમાંથી સંદર્ભ આવે છે તેથી સંદર્ભ જનરેટર આ બ્લોકને સંદર્ભ જનરેટર તરીકે ગણવામાં આવી શકે છે જેનો ઉપયોગ i અને v સંદર્ભને જનરેટ કરવા થાય છે અને તે સંદર્ભને અન્ય વેરીએબલ સાથે સરખામણી કરવામાં આવે છે જે વાસ્તવિક વેરીએબલ છે જે સંવેદનશીલ છે તે એ રીતે માપવામાં આવે છે કે જેથી RT અચળ જાળવાઈ રહે તેથી સામાન્ય રીતે આ પાવર વેરિયેબલ હશે ફરીથી આપણે ત્યાં ચર્ચા કરીશું કે ત્યાં વિવિધ કંટ્રોલ પધ્ધતિઓ છે તેથી પ્રતિસાદ વેરીએબલ શું છે અને સંદર્ભ વેરીએબલ શું છે મૂળભૂત રીતે સૌથી વધુ MPPT ને ધ્યાનમાં લેવાનું છે અને તે કેવી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવે છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવશે તેથી હમણાં ધ્યાનમાં લો કે ત્યાં એક સંદર્ભ હશે જે યોગ્ય રીતે જનરેટ થશે અને ત્યાં પ્રતિસાદ વેરીએબલ હશે આ બંનેની તુલના કરવામાં આવશે અને એરર ને PI કંટ્રોલરમાંથી પસાર કરવામાં આવશે આના જેવા કંટ્રોલરને જોશો કે અહીં એરર 0 પર જાય છે આ સ્થિતિમાં પ્રતિસાદ સંદર્ભ સાથે મેળ ખાશે અને તે સ્થિતિ હેઠળ એમપીપીટી પ્રાપ્ત થશે તેથી આ PI કંટ્રોલર આઉટપુટ PWM બ્લોક તરફ દોરી જશે તે ડીસી ડીસી કન્વર્ટરને ડ્યુટી ચક્ર કંટ્રોલ આપવા માટે જરૂરી PWM ઉત્પન્ન કરશે તેથી આ કોઈ પણ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ સિસ્ટમનો સામાન્ય પધ્ધતિવાળો બ્લોક ડાયાગ્રામ બ્લોક બનશે તમારે તમારે વોલ્ટેજ અને કરંટ સંવેદનાની જરૂર પડશે તમારે કંટ્રોલરની જરૂર પડશે PI કંટ્રોલર અને PWM જે ડીસી ડીસી કન્વર્ટરના ડ્યુટી ચક્રને કંટ્રોલ ઇનપુટમાં આપવામાં આવશે ડીસી ડીસી કન્વર્ટર કોઈપણ સામાન્ય ડીસી ડીસી કન્વર્ટર માટે જે તમારી એપ્લિકેશનમાં બંધબેસે છે એ તમારે પસંદ કરવું હવે આપણે આ બ્લોક પાવર ઇન્ટરફેસ બ્લોક પર નજર નાખો પહેલા ચાલો ડીસી એપ્લિકેશનો પર વિચાર કરીએ તેથી આપણે ડીસી ડીસી કન્વર્ટર વિશે ચર્ચા કરીશું જેથી આપણે કેવી રીતે એમપીપીટી પર જઈશું તેનો ખ્યાલ આવે તો ચાલો આપણે આ બ્લોકની તપાસ કરીએ વાસ્તવિક ડીસી ડીસી કન્વર્ટર સર્કિટને ઇન્ટર્પોઝ કરીએ અને જુઓ કે આ આખું કંટ્રોલ મિકેનિઝમ RTને આ રીતે કંટ્રોલ કરવા માટે કેવી રીતે કાર્ય કરે છે કે જેથી ફોટોવોલ્ટેઇક મોડ્યુલથી મહત્તમ પાવર ખેંચાય